નમસ્કાર છેલ્લા કલાસ માં આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ ની કેટલીક મેજર પ્રોપર્ટીઝ વિશે ચર્ચા કરી રહ્યા હતા આ કલાસમાં પણ આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મની કેટલીક મહત્વપૂર્ણ પ્રોપર્ટીઝની ચર્ચા કરવા માટે આપણી સફર ચાલુ રાખીશું ચાલો આપણે જોઈએ કે લાપ્લાસ ટ્રાન્સફોર્મની પ્રોપર્ટીઝને લગતા પહેલાના કલાસમાં આપણે શું ચર્ચા કરી હતી આપણે લિનીયારીટી વિશે ચર્ચા કરી તેમાં આપણે દર્શાવ્યું હતું કે જો f1 અને f2 નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ F1 અને F2 હોય તો તેમનું લિનીયર કોમ્બિનેશન a1f1a2f2 હશે જો તમે લિનીયર ટર્મ નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ લેશો તો તમને ℒ a1f1a2f2a1F1a2F2 મળશે એ જ રીતે સ્કેલિંગ માટે 𝑓𝑎𝑡 નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ ℒ f1aF હશે હવે ટાઇમ શિફ્ટ ના કેસમાં જો તમારૂ સિગ્નલ થોડા સમય કહો a જેટલું શિફ્ટ થઇ રહ્યું હોય તો તે ફંક્શન નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ 𝑒−𝑎𝑠𝐹𝑠 હશે તો આપણે છેલ્લા કલાસમાં આ ત્રણની ચર્ચા કરી હતી હવે ચાલો ફ્રીક્વન્સી શિફ્ટ વિશે વાત કરીએ હવે 𝐹𝑠 એ 𝑓𝑡 નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ છે તો પછી 𝑒−𝑎𝑡𝑓𝑡 નું લાપ્લાસ આવું હશે ℒ e at f0e at fe st dt 0 fe sat dt Fsa ℒ e at f Fsa તેથી તમે કહી શકો છો કે ફ્રીકવન્સી શીફ્ટના કેસમાં ℒ 𝑒−𝑎𝑡𝑓𝑡 એ 𝑓𝑡 ના લાપ્લાસ ટ્રાન્સફોર્મ પરથી 𝑠 ને 𝑠𝑎 થી બદલીને મેળવી શકાય છે તો આ વિશેષ પ્રોપર્ટીને ફ્રીક્વન્સી શિફ્ટ અથવા ફ્રીક્વન્સી ટ્રાન્સલેશન કહેવામાં આવે છે હવે ચાલો એક ઉદાહરણ લઈએ આપણે જાણીએ છીએ કે cos wtss2w2 અને sin wtws2w2છે હવે જો આપણે શિફ્ટ પ્રોપર્ટીનો ઉપયોગ કરીએ તો આપણે ડેમ્પ્ડ સાઇનુંસોઈડ્સ એટલે કે ડેમ્પ્ડ સાઈન અને કોસાઈન નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ મેળવવું પડે એટલે કે આપણે cos𝑤𝑡 અથવા sin𝑤𝑡 ને 𝑒−𝑎𝑡 થી ગુણાકાર કરીએ છીએ પછી તેના લાપ્લાસ ટ્રાન્સફોર્મ સિમ્પ્લી 𝑠 ને 𝑠𝑎 સાથે બદલીને આપી શકાય છે તો ℒ e atcos wtsasa2w2 અને ℒ e atsin wtwsa2w2છે હવે ચાલો આપણે ટાઈમ ડિફરેન્શીએશન વિશે વાત કરીએ જો 𝐹𝑠 એ 𝑓𝑡 નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ હોય તો આપણે તેના ડેરિવેટીવ નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવું પડશે એટલે કેℒ dfdt તો આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મની સ્ટાન્ડર્ડ ડેફિનેશન નો ઉપયોગ કરીએ ℒ dfdt 0 dfdte stdt હવે તમે આ પ્રકારના વિશેષ ઈન્ટીગ્રલ ને કેવી રીતે સોલ્વ કરશો આપણે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ મેથડ નો ઉપયોગ કરીશું તો આપણે આ સમાન પ્રોપર્ટીનો ઉપયોગ આ સમીકરણનું ઈન્ટીગ્રલ શોધવા માટે કરીશું તો અહીં ધારો કે ue st du se stdt અને dv dfdt dt dfvf છે પછી ℒ dfdtfe st|0 0 f se stdt 0 fs0 fe stdt sF f થશે તો ℒ dfdt sF f છે હવે તે જ રીતે તમે 𝑓𝑡 નું બીજુ ડેરિવેટીવ પણ લઈ શકો છો તો તમને ℒ d2fdt2sℒ f fssF f f s2F s f f મળશે તો તમને ℒfs2F s f f મળશે જો તમે આ રીતે ચાલો તો તમે વધુ જેનરિક લાપ્લાસ ટ્રાન્સફોર્મ બનાવી શકો જે fના nth ડેરિવેટીવ માટે છે જેને તમે આ રીતે લખી શકો છો

s0 fn 1 ડેરિવેટિવની વેલ્યુ એટલે કે શૂન્ય પર પ્રથમ ડેરિવેટીવ અને તે જ રીતે આગળ શૂન્ય પર n 1 ના ડેરિવેટીવ ની વેલ્યુ સુધી તો dnfdtn નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવા માટે આ તમારૂ જેનરિક એક્સપ્રેશન છે હવે ચાલો ટાઈમ ઈન્ટીગ્રેશન વિશે વાત કરીએ હવે F એ f નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ છે તો તેના ઈન્ટીગ્રલનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ ℒ 0tfdt0 0tfdxe stdt છે આને પાર્ટ્સમાં ઈન્ટીગ્રેટ કરવા માટે આપણે u0tf dx dufdt અને due stdt v 1se st લઈએ જ્યારે તમે પાર્ટ્સથી ઈન્ટીગ્રેશન કરવાની પ્રોપર્ટીનો ઉપયોગ કરો ત્યારે તમને ફંક્શન ℒ 0tfdt 0tfdx dt | 0 0 e stf dt મળશે હવે જો તમે કાળજીપૂર્વક આ એક્સપ્રેશનને જુઓ તો તમે જોશો કે ટર્મ t છે ચાલો આપણે પ્રથમ એક્સપ્રેશન વિશે વાત કરીએ પ્રથમ ટર્મ જે તમારી પાસે આ એક્સપ્રેશનમાં છે સમીકરણની જમણી બાજુ પરની પ્રથમ ટર્મ માટે t પર ટર્મનું મૂલ્યાંકન કરતા e s ના કારણે 0 મળે છે અને t 0 પર મૂલ્યાંકન કરતા 1s00fdx0 મળે છે આમ પ્રથમ ટર્મ શૂન્ય છે છેલ્લે હવે આ બાકી છે ℒ 0tfdt 1s0 e stfdt 1sF ℒ 0tfdt1sF હવે ચાલો ફ્રીક્વન્સી ડિફરેન્શીએશન વિશે વાત કરીએ જો F એf નું લાપ્લાસ નું ટ્રાન્સફોર્મ હોય તો F0fe stdt છે s ના સંદર્ભમાં ડેરિવેટીવ લેતા dFds0fdt 0 t fe stdt ℒ t f થશે તો ℒ t f dFds છે વધુ જેનરિક બનાવવા માટે તમે આ રીતે લખી શકો ℒ tn f n d nFds cn આ એક્સપ્રેશન તમને ફ્રીક્વન્સી ડિફરેન્શીએશન પ્રોપર્ટી આપશે હવે ચાલો ટાઈમ પીરીયોડીસીટી વિશે વાત કરીએ જો ફંક્શન f એ પીરીયોડીક ફંક્શન હોય જે આકૃતિમાં બતાવવામાં આવેલુ છે તે પીરીયડ t સાથે પીરીયોડીક છે તો તે ટાઈમ શિફ્ટેડ ફંક્શન્સ ના સરવાળા તરીકે રિપ્રેઝેન્ટ થઈ શકે છે કેવી રીતે તો ચાલો હવે પછીની લાઈન માં જોઈએ તેથી જો તમારી પાસે આ ફંક્શન હોય તો તમે આ પીરીયોડીક ફંક્શનને ત્રણ ભાગમાં વહેંચી શકો છો તો એક f1 છે જેનો પિરિયડ 0 થી t ની વચ્ચે છે બીજું f2 છે જેનો પિરિયડ t થી 2t ની વચ્ચે છે અને ત્રીજાનો પિરિયડ 2t થી 3t ની વચ્ચેનો છે હવે જો તમે ફંક્શનને કમ્પાઇલ કરો તો ff1f2f3 થશે તમે ઉપરના એક્સપ્રેશનને સ્ટેપ ફંક્શન્સ ના સંદર્ભમાં આ રીતે લખી શકોff1f2f3 f1 f1 uf1 u હવે જો તમને પીરીયોડીક ફંક્શનનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવા માટે પૂછવામાં આવે જે F છે તો તમે શું લખશો તમે ફંક્શન f1 નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ F1 લખશો પછી આપણે ટાઇમ શિફ્ટ પ્રોપર્ટીનો ઉપયોગ કરીશું અને આપણે બીજી ટર્મનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ લખીશું જે F1e Ts બનશે ત્રીજી ટર્મ F1e 2Ts બનશે અને આ રીતે આગળની ટર્મ્સ બનશે છેવટે તમને આ એક્સપ્રેશન મળશે FF1F1e TsF1e 2TsF1e 3Ts F1 1e Tse 2Tse 3Ts તેથી હવે જો તમે સિરીઝ નો સરવાળો કરો 1x2x3 11 x થશે જયાં x1 છે તેથી હવે જો તમે આ પ્રોપર્ટીનો ઉપયોગ કરો તો તમે સિમ્પ્લી FF11 e Ts લખી શકો છો તો આપણે આમાંથી શું અવલોકન કરી શકીએ આપણે અવલોકન કરી શકીએ કે f1 નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ F1 છે જેનો અર્થ છે કે તે ફક્ત તેના પહેલા પિરિયડમાં વ્યાખ્યાયિત ફંક્શનનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ છે હવે આપણને શું મળે છે જો તમે 𝐹𝑠 શોધવા માંગતા હો જે સંપૂર્ણ પિરીયોડીક ફંક્શનનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ છે આપણે F1 ને 1 e Ts થી વિભાજીત કરવું પડશે પછી આપણને સંપૂર્ણ પિરીયોડીક ફંક્શનનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ મળશે હવે ચાલો બે મહત્વપૂર્ણ પ્રોપર્ટીઝ વિશે વાત કરીએ ઇનિશિયલ વેલ્યુ અને ફાઇનલ વેલ્યુ થીયરમ્સ આ બંને થીયરમ્સ ફંક્શનની ઇનિશિયલ અને ફાઇનલ વેલ્યુઝ શોધવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તો તેનો અર્થ એ છે કે તે આપણને સમય t0 પર અને પર ફંક્શનની વેલ્યુ શોધવામાં મદદ કરે છે અને આપણે આ બે વેલ્યુઝ સીધા f ના લાપ્લાસ ટ્રાન્સફોર્મ F પરથી શોધી શકીએ છીએ આપણને તે કેવી રીતે મળશે ચાલો આપણે તે સમજવાનો પ્રયત્ન કરીએ ચાલો આપણે ફંક્શનની ડિફરેન્શીએશન પ્રોપર્ટી લઈએ જે ℒ dfdt છે તો આપણે શું લખીએ આપણે લખીએ ℒ dfdt 0dfdte stdt જે 𝑠𝐹𝑠 f છે હવે જો આપણે s લઈએ તો પછી ઉપરના સમીકરણમાંનું ઇન્ટીગ્રાન્ડ ડેમ્પીંગ એક્સ્પોનેન્શિયલ ફેક્ટર ને કારણે અદૃશ્ય થઈ જશે તો જો તમે s ની વેલ્યુને તરીકે મૂકો તો આપણને ssF f0 મળશે તેથી ℒ dfdt ની જમણી બાજુનું સંપૂર્ણ એક્સપ્રેશન 0 બની જશે તો જ્યારે તે 0 બને તમે સિમ્પ્લી તેને s sF f0 તરીકે લખી શકો છો અથવા તમે લખી શકો છો કારણ કે આ વેલ્યુ એ કોન્સ્ટન્ટ વેલ્યુ છે તેથી સિમ્પ્લી ssF f લખી શકો આ પ્રોપર્ટી ઇનિશિયલ વેલ્યુ થીયરમ તરીકે ઓળખાય છે હવે ફાઇનલ વેલ્યુ થીયરમ ના કેસમાં આપણે સમાન પ્રોપર્ટી લઈએ એટલે કે sF fℒ dfdt 0dfdte stdt હવે જો s → 0 હોય તો આપણે શું લખી શકીએ s0 sF f0dfdte0tdt 0df f f આ પર ફંક્શનની વેલ્યુ માઇનસ 0 પર ફંક્શનની વેલ્યુ બનશે હવે તમારી પાસે બંને બાજુ 0 પર ફંકશનની વેલ્યુ છે તે બંને કેન્સલ થશે તો છેવટે તમને શું મળશે પર ફંકશનની વેલ્યુ fs0 sF મળશે તો જો તમે અહીં બંનેની તુલના કરો જ્યારે s હોય ફંક્શન sF ની વેલ્યુ તમને ઇનિશિયલ વેલ્યુ આપશે જ્યારે ફાઇનલ વેલ્યુના કેસમાં f માટે s0 પર તમને ફંક્શન sF ની વેલ્યુ મળશે તેથી તમે સિમ્પ્લી તેને આ રીતે સમજીને યાદ રાખી શકો કે જ્યારે s હોય મતલબ કે જે વેલ્યુ તમને મળશે તે ઓરિજીન પર હશે અને જ્યારે s0 હોય ત્યારે ફંક્શન માટે જે વેલ્યુ મળશે તે પર હશે તો આ બંને ખૂબ જ મહત્વપૂર્ણ થીયરમ છે પરંતુ ફાઇનલ વેલ્યુ થીયરમની પોતાની મર્યાદાઓ છે તે મર્યાદાઓ શું છે ફાઇનલ વેલ્યુ થીયરમ ફક્ત ત્યારે જ માન્ય હોય છે જ્યારે F ના બધા પોલ્સ એ s પ્લેન ના ડાબા ભાગમાં હોય પોલ્સનો અર્થ શું છે ધારો કે આ ફંક્શન fe 2tsin 5t F5s2252 છે તમે સિમ્પ્લી ડિનોમિનેટર લો અને તેને 0 ની બરાબર લખો અને તમે આ એક્સપ્રેશનના રૂટ્સ ને શોધવા માટે પ્રયત્ન કરો કારણ કે તે સેકન્ડ ઓર્ડર ઈકવેશન છે તમને બે રૂટ્સ મળશે તેથી તે બે રૂટ્સના F ના પોલ્સ હશે તમારે તે અવલોકન કરવું પડશે કે તે રૂટ્સની વેલ્યુમાં કોઈ નેગેટીવ રિયલ પાર્ટ છે કે નહીં જો પોલ્સમાં નેગેટીવ રિયલ પાર્ટ હોય તો જ તમે ફંક્શન F માં ફાઇનલ વેલ્યુ થીયરમ એપ્લાય કરી શકો આ કેસમાં એકમાત્ર અપવાદ કેસ તે જ છે જ્યારે F માં સિમ્પલ પોલ s0 હોય છે એટલે કે જો આ એક્સપ્રેશનમાં એક અલગ કોમ્પોનેન્ટ હોય જેમ કે 1s તો તમારી પાસે s0 પર એક પોલ હશે તેથી ફાઇનલ વેલ્યુ થીયરમ શોધવા માટે તે એકમાત્ર અપવાદ છે તો જ્યારે તમને ફંકશનની ફાઇનલ વેલ્યુ શોધવાનું કહેવામાં આવે ત્યારે તમારે આ બંને બાબતો હંમેશા ધ્યાનમાં રાખવાની રહેશે ચાલો હવે ઉદાહરણ લઈએ fe 2tsin 5t F5s2252 છે તો જો તમે પર f ની વેલ્યુ એપ્લાય કરો તો ફાઇનલ વેલ્યુ થીયરમ fs0sF s05ss24s290 થશે આ તમે ફંક્શન f થી પણ જોઈ શકો છો કારણ કે તમારી પાસે ફંક્શન સાથે એક એક્સ્પોનેન્શીયલી ડીકેઇંગ કોમ્પોનેન્ટ છે તેથી ફાઇનલ વેલ્યુ હંમેશા શૂન્ય રહેશે હવે ચાલો બીજું ઉદાહરણ લઈએ ચાલો ફંક્શન fsin t F1s21લઈએ હવે જો તમે ફાઇનલ વેલ્યુ થીયરમ એપ્લાય કરો તો fs0sF s0ss210 થશે પરંતુ આ ખોટું છે કેમ કારણ કે ફંક્શન f જે sin t છે તે હંમેશાં 1 અને 1 ની વચ્ચે ઓસીલેટ થતું હોય છે અને તેને લિમિટ નહી હોય જેમ t થશે હવે આ કેસમાં ફાઇનલ વેલ્યુ થીયરમનો ઉપયોગ કરી શકાતો નથી કારણ કે જો તમે પોલ્સ લો જે આ સેકન્ડ ઓર્ડર ઈકવેશન ના રૂટ્સ છે તમે જોશો કે પોલ્સની વેલ્યુ sj છે જે s પ્લેન ના ડાબા ભાગમાં નથી આ બંને પોલ્સની કોઈ નેગેટીવ રિયલ વેલ્યુ નથી જેનો અર્થ છે કે આ કેસમાં તમે ફાઇનલ વેલ્યુ થીયરમ એપ્લાય કરી શકતા નથી તો તમારે હંમેશા ધ્યાનમાં રાખવું પડશે કે તમે ક્યાં ફાઇનલ વેલ્યુ થીયરમનો ઉપયોગ કરી શકો છો અને ક્યાં ફાઇનલ વેલ્યુ થીયરમનો ઉપયોગ કરી શકતા નથી તમે સારાંશ આપી શકો છો કે સાઇનુંસોઈડલ ફંક્શન્સ ની ફાઇનલ વેલ્યુઝ શોધવામાં ફાઇનલ વેલ્યુ થીયરમ એપ્લાય કરી શકાતું નથી કારણ કે આ ફંક્શન્સ પ્રકૃતિથી ઓસીલેટરી છે અને તેમાં ફાઇનલ વેલ્યુઝ નથી હવે ઇનિશિયલ વેલ્યુઝ અને ફાઇનલ વેલ્યુ થીયરમ્સ ટાઈમ ડોમેન અને s ડોમેનમાં ઓરિજીન અને અનંત વચ્ચેના સંબંધને બતાવે છે આ બંને થીયરમ લાપ્લાસ ટ્રાન્સફોર્મમાં એક ઉપયોગી ચેક તરીકે પણ કામ આવે છે તો ચાલો હવે કેટલાક ઉદાહરણ જોઈએ જેથી અત્યાર સુધીમાં આપણે જેની ચર્ચા કરી તે વધુ સ્પષ્ટ રીતે સમજી શકાય ચાલો જોઈએ આ એક ફંક્શન f છે જે યુનિટ ઈમ્પલ્સ યુનિટ સ્ટેપ અને એક્સપોનેન્શીયલ ફંક્શન નું કોમ્બિનેશન છે તમે અહીં લિનીયારીટી પ્રોપર્ટીનો ઉપયોગ કરશો અને f ના લાપ્લાસ ટ્રાન્સફોર્મની વેલ્યુ શોધશો તો ચાલો લિનીયારીટી પ્રોપર્ટી એપ્લાય કરીએ લિનીયારીટી પ્રોપર્ટી દ્વારા Fℒ 2ℒ u 3ℒ e 2t121s 31s2s2s4ss2થશે ચાલો હવે બીજું ઉદાહરણ લઈએ ફંકશન ft2sin 2t u છે તેથી હવે આપણે જે જાણીએ છીએ તે ℒ sin 2t2s222 છે હવે તમારે શું કરવું પડે તમારે ફ્રીક્વન્સી ડિફરેન્શીએશનનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે તમારી પાસે અહીં t2 છે તમારે આ ટર્મને બે વાર ડિફરેન્શીએટ કરવી પડશે એટલે કે Fℒ t2sin 2t 2d2ds22s2412s2 16s243 હવે આગળ છે જો આપણને ગેટ ફંક્શન નું લાપ્લાસ ટ્રાન્સફોર્મ શોધવા માટે પૂછવામાં આવે તો આપણને અહીં શું દેખાઈ રહ્યું છે આ એક ગેટ ફંક્શન છે જે 2 થી શરૂ થાય છે અને 3 પર પૂર્ણ થાય છે તમે કહી શકો છો કે આ વિશિષ્ટ ફંક્શન બે યુનિટ સ્ટેપ ફંક્શનનું કોમ્બિનેશન છે કેવી રીતે તમે કહી શકો છો કે આ ફંક્શન g 10ut − 2 − ut − 3 છે તમે સંબંધિત ટાઈમ પિરિયડથી ડિલેય્ડ થયેલા બંને યુનિટ સ્ટેપ ફંક્શનના લાપ્લાસ ટ્રાન્સફોર્મ લઈ શકો છો લાપ્લાસ ટ્રાન્સફોર્મ G1010s બનશે તો હવે આની સાથે આપણે આપણું આજનું સેશન સમાપ્ત કરીએ છીએ આ સેશનમાં આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મની પ્રોપર્ટીઝ વિશે ચર્ચા કરી અને આગળના કલાસમાં આપણે ઈન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મની ગણતરી વિશે ચર્ચા કરીશું